આ વિશેષ વ્યાખ્યાનમાં હું તમને બે સાધનો હકીકતમાં પ્લેટફોર્મ બતાવવા જઈ રહ્યો છું જેનો ઉપયોગ આઇઆઇઓટી વિશ્લેષણો માટે થઈ શકે છે આમાંથી એક આર તરીકે ઓળખાય છે આર સાધન જે તેને પ્રદાન કરે છે કે તે એક વ્યાપક ટૂલ છે જે વિવિધ પ્લેટફોર્મ્સ પ્રદાન કરે છે અને તેની અમલીકરણ માટે તેની પોતાની ભાષા છે અને તેનાથી વધુ તેથી આર મૂળભૂત રીતે એક સાધન છે જેનો વિશ્લેષણો માટે વ્યાપકપણે ઉપયોગ થાય છે જેથી આર અને બીજી ભાષા જેને જુલિયા તરીકે ઓળખવામાં આવે છે જુલિયા પણ ખૂબ જ લોકપ્રિય ઉચ્ચ સ્તરની ભાષા છે જેનો ઉપયોગ આ વિશ્લેષણાત્મક ઉકેલોને અમલમાં મૂકવા માટે થઈ શકે છે તેથી આર અને જુલિયા બંને આઇઆઇઓટી વિશ્લેષણાત્મક દૃશ્યો અને તેના અમલીકરણમાં એકદમ લોકપ્રિય છે તો ચાલો પહેલા આર જોઈએ આર શું છે અને આર પ્રોગ્રામિંગ શું છે તેથી આર તે એક સાધન છે આર એ એક સાધન છે જે પ્રોગ્રામિંગની વિવિધ સુવિધાઓ પ્રદાન કરે છે જેથી તે પ્રોગ્રામિંગ ભાષા પ્રદાન કરે છે તે આંકડાકીય વિશ્લેષણ પ્લેટફોર્મ પ્રદાન કરે છે તેમાં ગ્રાફિકલ પ્રતિનિધિત્વ પ્લેટફોર્મ ડેટા વિઝ્યુલાઇઝેશન ઓપન સોર્સ અને વિવિધ ડેટા વિશ્લેષણ સુવિધાઓ છે તેથી આ આરની જુદી જુદી સુવિધાઓ છે અને આરનું પ્રોગ્રામિંગ પર્યાવરણ વિવિધ સુવિધાઓને સમર્થન કરે છે તેથી મૂળભૂત કલ્પનાઓ આ છે કે આરમાં કેટલાક આરક્ષિત શબ્દો છે તેમના ચોક્કસ વેરિયેબલ્સ કે જે આરમાં વ્યાખ્યાયિત કરી શકાય છે ત્યાં આર ઓપરેટરો છે આર ડેટા ટાઈપ્સ છે અને આ હું તમને ટૂંક સમયમાં બતાવવા જઇ રહ્યો છું અને આ શું છે અને આ શું છે આ બધાંનો એક સરળ દાખલો હું તમને બતાવવા જઇ રહ્યો છું તેથી અહીં મૂળભૂત રીતે બધું આરસ્ટુડિયોમાં બતાવીશ આરસ્ટુડિયોમાં મૂળભૂત રીતે આ આર પ્રોગ્રામિંગ પ્લેટફોર્મ માટે સમર્થન છે તેથી હું તમને આ વસ્તુ આરસ્ટુડિયોમાં બતાવવા જઈ રહ્યો છું પરંતુ ચાલો પહેલા આગળ ચાલો અને જોઈએ કે આ આરમા કયા શબ્દો છે જે રીઝર્વડ છે તેથી આ રીઝર્વડ શબ્દો છે જેના કેટલાક વિશેષ અર્થ છે અને જે વેરિયેબલ્સના નામ તરીકે ઉપયોગમાં લઈ શકાતા નથી ઉદાહરણ તરીકે આ પોતે જ રીઝર્વડ છે તેથી જો તમે મૂળભૂત રીતે આરસ્ટુડિયોમા જો તમે પ્રશ્નાર્થ ચિહ્ન લખો છો અથવા રીઝર્વડ કૌંસની અંદર હેલ્પ લખો છો તો તમને રીઝર્વડ શબ્દો મળશે જે આરમાં સમર્થિત છે તેથી આ રીઝર્વડ શબ્દો જેવા કે ઇફ એલ્સ રિપીટ વ્હાઈલ ફંકશન ફોર ધેન નેક્ષ્ટ બ્રેક ટ્રુ ફોલ્સ વગેરે તેથી આ કેટલાક અલગ અલગ રીઝર્વડ શબ્દો છે અને તેની અનુરૂપ વિગતો પણ ઉપલબ્ધ છે તેથી જો તમે ફક્ત આરસ્ટુડિયોમાં આ રીઝર્વડ શબ્દો લખો પછી તમે તેને જોઈ શકો છો પછી વેરિયેબલ્સ શું છે વેરિયેબલ્સ મૂળભૂતરીતે કોઈપણ પ્રોગ્રામિંગ ભાષાઓના વેરિયેબલ્સની જેમ હોય છે આ મૂળભૂત રીતે ઘોષણાઓ છે કે મારે જે કરવાનું છે અને આને અમુક મૂલ્યો આપવામાં આવે છે તેથી આ વેરિયેબલ્સ ઉદાહરણ તરીકે જાહેર કરવા પડે છે આ કેટલાક વેરિયેબલ્સ છે એ એક વેરિયેબલ છે એક્સ એક વેરિયેબલ છે વાય એક વેરિયેબલ છે તેથી આ વેરિયેબલ્સને તેમના વિવિધ મૂલ્યો આપવામાં આવે છે તો ઉદાહરણ તરીકે એ બરાબર 20 20 એ મૂલ્ય છે જે A ને આપેલ છે પછી હેલો એક સ્ટ્રીંગ જે સોંપેલ મૂલ્ય છે જે આ વેરિયેબલ એક્સ ને આપેલ છે અને ટ્રુ એ મૂલ્ય છે જે વેરીએબલ વાય ને આપેલ છે તેથી આ વિવિધ પ્રકારનાં વેરિયેબલ્સ છે અને તેનો ઉપયોગ તેમા કેવી રીતે થઈ શકે છે અથવા આરસ્ટુડિયો પ્લેટફોર્મમાં આ વેરિયેબલ્સ કેવી રીતે જાહેર કરી શકાય છે તેથી મૂળભૂત રીતે આ આર પ્રોગ્રામિંગ ભાષાની આવશ્યક સુવિધાઓ છે તેથી તમે અહીં જોઈ શકો છો કે આ સ્નેપશોટ જેટલો જ સ્ક્રીનશોટ લેવામાં આવ્યો છે જે આરસ્ટુડિયોથી લેવામાં આવ્યો છે અને અહીં આપણે જોઈ શકીએ છીએ કે આપણે કેવી રીતે ચોક્કસ ઘોષણા કરી શકીએ છીએ એ બરાબર 20 અને હવે જો તમે પ્રિન્ટ કરો તો તમને આ મૂલ્ય 20 મળે છે તે જ રીતે તમે આ વેરીએબલ એક્સ ને હેલો હોવાનું જાહેર કરો છો અને જો તમે એક્સ પ્રિન્ટ કરો તો તમને આ મૂલ્ય મળવાનું છે જેનું પરિણામ હેલો થશે પછી ટ્રુ વાય મૂળભૂત રીતે જો તમે વાય પ્રિન્ટ કરો તો તમને આ ટ્રુ મૂલ્ય મળશે કારણ કે આ વેરીએબલ વાયનું આ મૂલ્ય છે અને આ આરસ્ટુડિયો પ્લેટફોર્મ જે ટૂંક સમયમાં હું તમને બતાવવા જઇ રહ્યો છું તેમાં તમે આ વિવિધ જોવા માટે સમર્થ હશો ત્યાં એક અલગ પેનલ છે જેના પર તમે જોઈ શકો છો આ જુદા જુદા ગ્લોબલ એન્વારમેન્ટ મૂલ્યો વેરીએબલ એ એક્સ અને વાયના બતાવ્યા છે આગળ હું તમને બતાવવા જઈશ કે કેવી રીતે અન્ય વસ્તુઓ કરવામાં આવે છે ઉદાહરણ તરીકે વિવિધ પરિમાણોનો ઉપયોગ માફ કરજો આર ઓપરેટર્સ ઍરિથ્મેટિક ઓપરેટર્સ જેવા વિવિધ સંભવિત ઓપરેટર્સ જેમ કે વિવિધ ઍરિથ્મેટિક ઓપરેટર્સ જેમ કે પ્લસ ઓપરેટર જે અનરી પ્લસ કરે છે આ માઇનસ બાદબાકી કરશે અને પછી સ્ટાર ગુણાકાર માટે છે સ્લેશ એ ભાગાકાર માટે છે પછી આ કેપ મૂળભૂત રીતે પાવર માટે બે પાવર એક્ષ માટે છે તેથી આપણે આ પાવરનો ઉપયોગ કેપ સાથે કરવો પડશે પછી તમારી પાસે ડબલ ટકાવારી છે જે મૂળભૂત રીતે એક ભાગાકારની શેષ છે અને આ પર્સન્ટેજ સ્લેશ મૂળભૂત રીતે આ ભાગલા છે જેનું પરિણામે આખી સંખ્યા લાઇનમાં ડાબી બાજુ ગોઠવાયેલી છે તેથી આમાં આ કેટલાક જુદા જુદા ઍરિથ્મેટિક ઓપરેટર્સ છે જે આર માં સમર્થિત છે અને આ એક સ્ક્રીનશોટ છે જે આરસ્ટુડિયોથી લેવામાં આવ્યો છે કારણ કે તમે અહીં જોઈ શકો છો તે આપણને જુદા જુદા ઍરિથ્મેટિક ઓપરેટરો બતાવે છે 2 વત્તા 3 અને પછી જો તમે એન્ટર કરો તો આ પરિણામ 5 હમણાં જ મળશે તેથી આ ફક્ત એક અનએરી પ્લસ અથવા અનએરી પ્લસ નહીં પણ બાઈનેરી છે તેથી અહીં ખરેખર આપણે જે કરી રહ્યા છો તે એ છે કે તમે ફક્ત આ પ્લસ ઓપરેટરની સહાયથી આ બે અલગ અલગ ઓપરેન્ડ્સ ઉમેરી રહ્યા છો અને આપણને આ પરિણામ 5 મળી રહ્યું છે તે જ રીતે સ્ટાર એ 2 થી 3નો ગુણાકાર છે તેથી આપણે પરિણામ મેળવીએ છીએ પછી આ 2 વડે વિભાજીત કરો વિભાજીત કરો 3 વડે ફ્લોટિંગ પોઇન્ટમાં અને આ 2નો પાવર 3 છે તેથી 2નો ઘન 8 છે અને તેથી વધુ હશે તેથી આ વિવિધ ઓપરેટરો છે જે આરમાં સમર્થિત છે અન્ય ઓપરેટરો અસાઈન્મેન્ટ ઓપરેટર્સ છે ઈકવલ ટુ જેવા ઓપરેટર્સ પછી આપણી પાસે લેસ્સ ધેન સાઈન હાયફન છે પછી આપણી પાસે આ ડબલ લેસ્સ ધેન હાયફનઅને હાઇફન ગ્રેટર ધેન છે અને તેના સંબંધિત હેતુઓ પણ અહીં ઉલ્લેખિત છે તો આ ફક્ત પાછલી સ્લાઇડ્સની જેમ જ એક ઉદાહરણ છે મેં તમને ઈકવલ ટુ જેવા આ બધા જુદા જુદા અન્ય અસાઈન્મેન્ટ ઓપરેટર્સનું ઉદાહરણ પણ આપ્યું છે તેથી એક્સ બરાબર હું તમને આ એક્સ બરાબર 20 નું એક ઉદાહરણ આપીશ જે મૂળભૂત રીતે આ મૂલ્ય 20 એક્સ ને આપે છે અને પછી જો તમે એક્સ ની કિંમત પ્રિન્ટ કરશો તો આપણે જોઈશું કે આપણને પરિણામ 20 તરીકે મળશે અને આ જુદા જુદા અન્ય ઓપરેટરોનો ઉપયોગ પણ અહીં આપવામાં આવ્યો છે અને ત્યાં ઉદાહરણો આપ્યા છે જેથી તમે જોઈ શકો છો અને તમે કેવી રીતે કાર્ય કરે છે તે સમજવાનો પ્રયાસ કરી શકો છો રિલેશનલ ઓપરેટર્સ પણ શક્ય છે રિલેશનલ ઓપરેટર્સ જેવા લેસ્સ ધેન ગ્રેટર ધેન ડબલ ઈકવલ ટુ આ નોટ ઈકવલ ટુ અને પછી આપણી પાસે ગ્રેટર ધેન ઈકવલ ટુ લેસ્સ ધેન ઈકવલ ટુ અને તેનાથી વધુ અને તેમનો અનુરૂપ ઉપયોગ અને ઉદાહરણો પણ અહીં આપ્યા છે તેથી એક્સ ગ્રેટર ધેન વાય જો એક્સ વાય અને ઝેડ આ વિવિધ વેલ્યુને અનુરૂપ મૂલ્યોને અનુરૂપ આ વેરીએબલ વિંડોમાં બતાવ્યા પ્રમાણે ગોઠવાયા છે તો પછી જો આપણે એક્સને ગ્રેટર ધેન વાય લખો દેખીતી રીતે એક્સએ વાય કરતા વધારે નથી તેથી આપણને કિંમત ફોલ્સ મળશે એ જ રીતે એક્સને લેસ્સ ધેન વાય સાચું એક્સ ડબલ ઈકવલ ટુ વાય ફોલ્સ છે અને તેનાથી વધુ તેથી પછી તમારી પાસે આ લોજિકલ ઓપરેટર્સ છે જેમ કે ઍમ્પરસેન્ડ પછી તમારી પાસે આ વર્ટીકલ બાર છે અને આ ઉદગારવાચક ચિન્હ અને ત્યાં સંબંધિત અર્થો પણ આપ્યા છે ઍમ્પરસેન્ડ છે અને પછી આ ઓર છે અને આ નોટ છે તેથી જો આ કિંમતો આ વેરિયેબલ્સ ધરાવવાની પૂર્વ રૂપરેખાંકિત કરેલી હોય તો આ એક્સ ફોલ્સ વાય ટ્રુ અને ઝેડ 4 જેવા આ મૂલ્યો ધરાવતા હોય તો આ બધા જુદા જુદા ઓપરેટરો જો આપણે આ રીતે તેનો ઉપયોગ કરો તો આપણે આ પરિણામો પ્રાપ્ત કરીશું જે અન્ય ઓપરેટરો સાથેની અગાઉની સ્લાઇડ્સની જેમ અહીં બતાવ્યા છે કેટલાક વિશિષ્ટ ઓપરેટર્સ છે આ કોલોન મૂળભૂત રીતે વેક્ટર માટે સંખ્યાબંધ શ્રેણી બનાવે છે પછી પર્સન્ટેજ ઈન પર્સન્ટેજ વેક્ટર સાથે જોડાયેલા તત્વને તપાસવામાં મદદ કરે છે અથવા નથી ઉદાહરણ તરીકે જો આપણી પાસે આ એન છે જે 10 જુદા જુદા પૂર્ણાંકો નો સમૂહ છે આના જેવા પછી જો આપણે એન પ્રિન્ટ કરીએ તો આપણે જે મેળવીશુ તે મૂળભૂત રીતે આ વિશેષ સૂચિ 1 થી 10ની અને આ અન્ય ઓપરેટર અને તેનું અનુરૂપ ઉદાહરણ અહીં બતાવવામાં આવ્યું છે તેથી અહીં વિવિધ ડેટા ટાઈપ છે જે સમર્થિત છે પરંતુ આપણે આ ડેટા ટાઈપને સમજતા પહેલાં આપણે એ સમજવાની જરૂર છે કે ત્યાં કંઈક અલગ છે જેને ઓબ્જેકટસ છે જે આર ઓબ્જેકટસ જે આર દ્વારા સમર્થિત છે તેથી આ વિવિધ આર ઓબ્જેકટસ છે જે વેક્ટર લિસ્ટ મેટ્રિક એરે ફેક્ટર્સ ડેટા ફ્રેમ્સ અને તેથી વિશેષ સમર્થન આપે છે તેથી આ વિવિધ ઓબ્જેકટસ અને અનુરૂપ ડેટા ટાઈપ જે આધારભૂત છે તે છે લોજિકલ નુમેરીક ઇન્ટીઝર કોમ્પ્લેક્સ કેરેક્ટર રો વગેરે તેથી આ બધા વિવિધ જટિલ પ્રોગ્રામ્સ બનાવવા માટે વપરાય છે જે આ આરસ્ટુડિયો પ્લેટફોર્મમાં ચલાવી શકાય છે તેથી આ ફક્ત એક સ્ક્રીનશોટ છે ફરી આ વિવિધ પરિમાણો અને વિવિધ ડેટા ટાઈપ છે જેનો ઉપયોગ થાય છે તેથી આપણી પાસે વી છે જે સાચું છે પછી જો તમે ક્લાસ વી પ્રિન્ટ કરો તો તમને લોજિકલ મળે છે અને તે જ રીતે આ જુદા જુદા અન્ય લોકો માટે પણ તે અહીં આપવામાં આવ્યું છે તેથી આ વિવિધ આર ઓબ્જેક્ટ્સ શું છે તેથી એક આ વેક્ટર છે તેથી વેક્ટર મૂળભૂત રીતે એક પરિમાણીય એરે જેવું છે જેથી આપણી પાસે આવું કંઈક હોઈ શકે છે આપણે જેવા વેક્ટરને વ્યાખ્યાયિત કરો છો કૌંસની અંદર એપલ લેસ્સ ધેન હાઇફન આ એપલને આપણે આ મૂલ્યો લાલ લીલો પીળો આપો છો અને પછી જો તમે એપલ પ્રિન્ટ કરો છો તો પછી આપણે જે મેળવીએ છીએ તે આના આ વિવિધ મૂલ્યો ખાસ વેક્ટર લાલ લીલો અને પીળો છે જેથી આ ફક્ત એક પરિમાણીય એરે છે અને તે પછી આપણી પાસે મેટ્રિક્સ છે મેટ્રિક્સ આ રીતે વ્યાખ્યાયિત કરી શકાય છે તેથી મેટ બરાબર મેટ્રિક્સ પછી આપણે આ વિશિષ્ટ મેટ્રિક્સને વ્યાખ્યાયિત કરીએ છીએ જેથી આપણે અહીં કહી રહ્યાં છીએ કે આ મેટ્રિક્સ બનશે જ્યાં એનરો તેનો અર્થ એ કે રોની સંખ્યા 2 કોલમની સંખ્યા 3 સમાન હશે અને બાયરો ટ્રુ તેનો અર્થ એ કે આપણે આ મેટ્રિક્સને રો દ્વારા બનાવીએ છીએ તેથી આ ફક્ત આ મેટ્રિક્સ છે જે આપણે આ મેટ્રિક્સ બનાવવા જઈ રહ્યા છીએ તેમાં 2 રો છે આ છે આ 2 જુદી જુદી રો છે અને તેમાં આના જેવા 3 કોલમ છે અને જો આપણે આ મેટ્રિક્સ પ્રિન્ટ કરીશું તો આપણે આની જેમ a b c d e f મળશે પછી આપણી પાસે આ એરે છે એરે મૂળભૂત રીતે આપણને મલ્ટિ ડાયમેન્શનલ પ્રકારના એરે મેળવવા માટે મદદ કરે છે જે 3ડી 4ડી પ્રકારનું એરે હોય છે તે આ એરેની મદદથી બનાવવામાં આવી શકાય છે જેથી આ તે લેસ્સ ધેન હાઇફન એરે સી લીલા પીળા રંગના પરિમાણો સી 3 3 2 પ્રિન્ટ એ છે તેથી જો આપણે તે પ્રિન્ટ કરીએ તો પછી આ આપણેને આ એક પરિમાણ મળે છે આ બીજું પરિમાણ છે તેથી આ પહેલું પરિમાણ છે અને પછી અહીં બતાવ્યા પ્રમાણે આ બીજું પરિમાણ છે અને આ અનુરૂપ મૂલ્યો લીલો પીળો લીલો પીળો લીલો પીળો લીલો પીળો લીલો અને તેથી વધુ તો આની જેમ આ એક સ્તર છે અને આ બીજો સ્તર છે જે આપણી પાસે ત્રીજો પણ હોઇ શકે ચોથો પણ એક જેથી આપણે આ મેટ્રિકના અનેક સ્તરો બનાવી શકો અને આપણને બહુ પરિમાણીય એરે મળે છે જે અહીં જાણીતું છે આર માં એરે તરીકે અને પછી તમારી પાસે આ લિસ્ટ છે મૂળભૂત રીતે લિસ્ટ આ રીતે બનાવી શકાય છે જે આવું છે મૂળભૂત રીતે અગાઉના એરે મેટ્રિક આપણે એકરૂપ પ્રકારના હોય છે અને સૂચિના કિસ્સામાં આપણી પાસે વિજાતીય મૂલ્યો હોય છે તેથી આપણી પાસે પૂર્ણાંક અને સાથે સાથે ફ્લોટિંગ પોઇન્ટ પણ હોઈ શકે છે તેથી આપણી પાસે આ બધું એક એકમમાં બાંધવામાં આવે છે તેથી આ આરમાં લિસ્ટ તરીકે ઓળખાય છે તેથી ત્યાં વિવિધ મશીન લર્નિંગ પેકેજો છે જે આર દ્વારા સમર્થિત છે વિવિધ પેકેજો માટે આપણે રેન્ડમ ફોરેસ્ટ કહીએ જે એક પેકેજ છે જે મૂળભૂત રીતે આને લાગુ કરે છે તે એક લાઇબ્રેરી છે જે મૂળરૂપે મશીન લર્નિંગના આ રેન્ડમ ફોરેસ્ટને અમલમાં મૂકે છે પછી આપણી પાસે આઇગ્રાફ જેવી અન્ય ઘણી વસ્તુઓ છે જે નેટવર્ક વિશ્લેષણ માટે છે આગાહીયુક્ત મોડેલો બનાવવા માટે વિવિધ કાર્યો રાખવા કેરેટ છે e1071 એ એક પેકેજ અથવા એક લાઇબ્રેરી છે જે સપોર્ટ કરે છે ફઝી ક્લસ્ટરીંગ એસવીએમ પછી સરસ નેઇવ બેઝ ક્લાસિફાયર વગેરે આરપાર્ટ રીગ્રેસન ટ્રી બનાવવા માટે છે એનનેટ ફીડ ફોરવર્ડ ન્યુરલ નેટવર્ક માટે છે આના જેવા ઘણા અન્ય પેકેજો છે જે આરમા સમર્થિત છે તેથી મશીન લર્નિંગના અમલીકરણ માટે આપણે તેને કેવી રીતે ચલાવીએ છીએ તો ફરીથી આ આરસ્ટુડિયોનો સ્નેપશોટ છે તેથી સૌ પ્રથમ હું હમણાં જ તમને એક ઉદાહરણ આપીશ તેથી અહીં આપણી પાસે કેરેટ પેકેજની આ ઇન્સ્ટોલેશન છે આપણે આ કેરેટ પેકેજનો ઉપયોગ કરીશું જેથી આપણે પહેલા તેને ઇન્સ્ટોલ કરવું પડશે તેથી આ ઇન્સ્ટોલેશન આ વિશિષ્ટ આદેશનો ઉપયોગ કરીને કરવામાં આવે છે install packages કેરેટ અને પછી તમારી પાસે કેટલીક અન્ય વસ્તુઓ છે અથવા તમે install packages કેરેટ નો ઉપયોગ કરી શકો છો આ કેરેટ પેકેજ અથવા આ લાઇબ્રેરી પણ ઇન્સ્ટોલ કરશે જેની પાસે જુદા જુદા કાર્યો છે જે પહેલેથી અમલમાં છે પછી તે પેકેજને લોડ કરવા માટે આ આદેશ છે કે આપણે ડેટાને લોડ કરવા લાઇબ્રેરી કેરેટlibrary આ પેકેજનો ઉપયોગ કરીને ડેટાને લોડ કરવા લાઇબ્રેરી કેરેટ નો ઉપયોગ કરો છો મૂળભૂત રીતે આપણે આ વિશિષ્ટ આદેશ ડેટા આઇરિસdata"iris" ની મદદથી કરી શકીએ છીએ આઇરિસ એ ડેટા સેટ છે અને ઉદાહરણ તરીકે અહીં આપણે આ આઇરિસ ડેટા સેટ અને અહીં લાગતાવળગતા મૂલ્યો જોઈ શકીએ છીએ વિશેષતાઓ અહીં આપવામાં આવી છે અન્ય વિવિધ ડેટા સેટ્સ આ ડેટા સેટ આઇરિસ કંટ્રોલ જેવા વગેરે છે તેથી સંબંધિત કિંમતો જે અહીં આપેલ છે તે આ વિંડોમાં બતાવવામાં આવી છે તેથી ડેટા આઇરિસ મૂળભૂત રીતે આ આઇરિસ ડેટાસેટમાંથી ડેટા લોડ કરશે અને ડેટા સેટ નું નામ બદલી શકાશે તેથી ડેટા સેટ લેસ્સ ધેન હાઇફન આઇરિસ આ ચોક્કસ ડેટાને નવું નામ આપે છે અને આપણે અહીં જોઈ શકીએ છીએ જેથી આ ડેટા સેટ અને આઇરિસ બંને સમાન સમાવિષ્ટો હશે જેથી પછી આપણી પાસે ક્રોસ વેલિડેશન માટેના અન્ય આદેશો છે જેવા કે ચોકસાઈના અંદાજ માટે 10 ફોલ્ડ ક્રોસ વેલિડેશન છે

આ બધી ખરેખર વિવિધ વસ્તુઓ છે જે તમે મશીન લર્નિંગ એલ્ગોરિધમ્સની મદદથી કરી શકો છો જેમ કે ફિક્સ વેક્ટર મશીનો અને આ રીતે જેથી ક્રોસ વેલિડેશન માટે આ આદેશ છે કે તમે કંટ્રોલ ટ્રેન કંટ્રોલ મેથડ બરાબર સીવીનો ઉપયોગ કરો નંબર બરાબર 10 અને મેટ્રિક એ એક્યુરેસી છે સપોર્ટ વેક્ટર મશીનના ઉપયોગ માટે તમે પ્રથમ બીજ સેટ કરો છો તેથી આ રેન્ડમ નંબર બીજ છે બીજ તમે પહેલા સેટ કરો છો અને પછી મૂળ રીતે કોઈ ચોક્કસ ડેટા સેટ પર એસવીએમ કરવા માટે ડેટા બરાબર ડેટા સેટ અને જે પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે તે પણ છે સ્પષ્ટ છે કે તમે આ ખાસ આદેશનો ઉપયોગ કરો છો તેથી ફીટ એસવીએમfit svm એ એસવીએમ આદેશ આ ચોક્કસ ડેટા સેટ પર એસવીએમ ચલાવશે ડેટા સેટનું નામ ડેટા સેટ કરો તેથી આ મૂળરૂપે આ આરસ્ટુડિયો પર્યાવરણ પ્લેટફોર્મ છે જે તમે અહીં જોઈ શકો છો આ બધા જુદા જુદા ડેટા સેટ્સ અને તેની અનુરૂપ સુવિધાઓ અહીં આ વિશિષ્ટ પેનલમાં આપવામાં આવી છે અને આ વિવિધ લાઇબ્રરી ઈન્સ્ટોલેશન માટે આપણે આ ખાસ ચેક લિસ્ટમાંથી મૂળભૂત રીતે આપણે જવું પડશે આપણે જે લાઇબ્રરી શામેલ કરવી છે તે તપાસવી પડશે તેથી જેમ કે હું તમને ઇન્સ્ટોલેશન માટે કહી રહ્યો હતો આ આદેશ કેરેટ પેકેજ ઇન્સ્ટોલ કરશે packages caret ઇન્સ્ટોલ પેકેજ કેરેટ આ ખાસ આદેશ દ્વારા અહીં આ કેરેટ પેકેજ ઇન્સ્ટોલ થશે તેથી પછી ડોટ પેકેજ e1071 ઇન્સ્ટોલ કરો આ પેકેજ e1071ને ઇન્સ્ટોલ કરશે તેથી આ અન્ય પેકેજ છે અને આપણે અહીં e1071 અહીં જોઈ શકીએ છીએ છે કે જેમાં આંકડા સંભાવના થિયરી વિભાગના ટીયુ વાઈન પાસેથી પરિવર્તનીય કાર્યો છે જે મૂળરૂપે ઇન્સ્ટોલ થશે અને તે પછી જો આપણે આ લાઇબ્રરીમા શામેલ કરવા માંગતા હોય તો આ આદેશો વાપરવા જોઈએ તેથી લાઇબ્રેરી કેરેટ આ મૂળરૂપે આપણેને આ લાઇબ્રેરીઓ લોડ કરવામાં મદદ કરશે પછી લાઇબ્રેરી e1071 પણ આ લાઇબ્રેરી લોડ કરશે પછી ડેટા આઇરિસ આ આઇરિસ મૂળભૂત રીતે આ ચોક્કસ ડેટા સેટને આયાત કરશે અને આ ડેટા સેટનું નામ ડેટાસેટનું બદલી રહ્યું છે અને પછી એસવીએમનો ઉપયોગ કરીને આપણે તે ડેટાને અમલમાં લાવીએ છીએ જે આપણી પાસે આ ચોક્કસ રીતે સેટ કરેલો ડેટા છે તેથી આ અમલ થશે કારણ કે ડેટા જે ડેટા સેટનું નામ ડેટાસેટ છે જેનો એસવીએમ અમલ કરશે તેથી આપણેને જે મળ્યું તે આર પ્લેટફોર્મની ઝલક છે જે વિશ્લેષણો માટે વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે ચાલો હવે જુલિયા પ્રોગ્રામિંગ ભાષા પર એક ઝલક જોઈએ જે વિશ્લેષણાત્મક પ્રોગ્રામિંગ ઉચ્ચ સ્તરના પ્રોગ્રામિંગ માટે ઉપયોગમાં લેવાતી એક ખૂબ પ્રખ્યાત પ્રોગ્રામિંગ ભાષા છે અને જુલિયા એ એક પ્રખ્યાત પ્રોગ્રામિંગ ભાષા છે જે પાયથોનમાંથી મેળવેલા ફાયદા અને તેના પ્રભાવને અને જે સી ભાષા દ્વારા મેળવી શકાય છે તે ધ્યાનમાં રાખીને બનાવી છે તેથી તે એક સંયોજન છે જે તમે કલ્પનાત્મક રીતે પાયથોન અને સીના ફાયદાઓના સંયોજન તરીકે વિચારી શકો છો જેથી જુલિયા એક ઓપન સોંર્સ પ્રોગ્રામિંગ ભાષા છે અને તે વિતરિત ગણતરી અને સમાંતરવાદને સમર્થન કરે છે અને જુલિયા વિવિધ સી જેવા ફંક્શન કોલ સમર્થન કરે છે તેથી આ કેટલીક વિવિધ સામાન્ય સુવિધાઓ છે જે અહીં છે આ એક પ્રિન્ટએલેન છે જેથી આ પ્રિન્ટએલેન પ્રિન્ટ માટે છે તેથી તેનો ઉપયોગ પ્રિન્ટ કરવા માટે થાય છે અને ઉદાહરણ તરીકે જો તમે પ્રિન્ટએલેન માં ટાઇપ કરો છો કે હું જુલિયા શીખવા માટે ઉત્સાહિત છું પછી આપણે એન્ટર કરીએ તો હું જુલિયા શીખવા માટે ઉત્સાહિત છું તેથી આ ઉપયોગ છે પ્રિંટલેનના અને પછી અન્ય વિવિધ વેરિયેબલ્સ માટે આપણે આ વિવિધ વેરિયેબલ્સને આ રીતે વ્યાખ્યાયિત કરી શકિએ છો ઉદાહરણ તરીકે આ ચોક્કસ વેરિયેબલ my answerમાય આન્સર બરાબર 42 છે typeof my answerટાઈપઓફ માય આન્સર અને પછી જો આપણે અમલ કરીએ તો આઉટપુટ 64 આવે છે આ વેરિયેબલનો ટાઈપ પૂર્ણાંક છે જેથી આપણને પૂર્ણાંક 64 મળશે જે આ my answerમાય આન્સર નો પ્રકાર છે પછી my piમાય પાઇ બરાબર 3 14159 છે અને પછી જો આપણે my piમાય પાઇ ટાઇપ કરીએ તો આપણને આ 14 64 મળે છે તો આ આદેશ ટાઈપઓફના જુદા જુદા આઉટપુટ છે જે ચોક્કસ વેરિયેબલનો પ્રકાર મેળવવા માટે મૂળભૂત આદેશ છે અને જુલિયામાં બતાવ્યા પ્રમાણે વેરીએબલને વેલ્યુઝની સોંપણી આ રીતે કરી શકીએ છીએ જેથી મૂળભૂત ગણિતના કાર્યોને સમર્થન આપવામાં આવે છે જે સમ એ 3 7 જેટલુ હોય છે મૂળભૂત રીતે બે જુદા જુદા પૂર્ણાંકોનો સરવાળો કરશે જે અહીં આપવામાં આવે છે તેથી તે 3 7 10 ડિફરેન્સ બરાબર 10 3 આપણને 7 આપે છે પ્રોડક્ટ 20 x 5 આપણને 100 આપે છે કવોશિઅન્ટ 10010 ની આપણને 10 0 આપે છે તેથી આ મૂળભૂત રીતે ફ્લોટિંગ પોઇન્ટમાં છે અને ત્યારબાદ આપણી પાસે પાવર બરાબર 102 છે અહીં આ કેપ પાવર માટે છે તેથી 10 2 આપણને 100 આપે છે અને પછી મોડયુલસ 101 2 આપણને 1નું આ મોડ મૂલ્ય આપે છે તેથી આ જુદી જુદી અન્ય ક્રિયાઓ છે જે સમર્થિત છે અસાઈમેન્ટ સ્ટ્રીંગ તેથી ઉદાહરણ તરીકે આપણી પાસે આ રીતે એસવન માં અવતરણ ચિહ્નની અંદર એક સ્ટ્રીંગ હોઇ શકે છે હું એક સ્ટ્રીંગ છું આ મૂળભૂત રીતે આ સ્ટ્રીંગ s1 બનાવે છે અને પછી જો આપણે અમલ કરીએ તો આપણને આ આઉટપુટ મળે છે હું એક સ્ટ્રીંગ છું તેથી ડોલર ચિન્હનો ઉપયોગ સ્ટ્રીંગ ઇંટરપોલેશન માટે થાય છે તો નેમ બરાબર જેન નમ ફિંગર્સnum fingers બરાબર 10 નમ ટોnum toes બરાબર 10 પછી આઉટપુટ 10 થશે હવે જો આપણે પ્રિન્ટએલેન માય નેમ ઇઝ ડોલર નેમprintln My name is name પછી જે નેમ છે તેની નેમની કિંમત જેન છે તે પ્રિન્ટ થાય છે તેથી તે જ રીતે પ્રિન્ટએલેન આઈ હેવ ડોલરનમ ફિંગર્સ એન્ડ ડોલરનમ ટોprintln I have num fingers fingers and num toes toes પછી આપણને અનુરૂપ મૂલ્યો મળશે ડોલર મૂળભૂત રીતે ડોલરની સંખ્યાના આંકડા આપણને અનુરૂપ મૂલ્ય આપે છે જે આ ચોક્કસ વેરિયેબલમાં સંગ્રહિત છે તેથી ડોલરનમ ફિંગર્સnum fingers આપણને આ વિશેષ કિંમત આપશે જે આ ચોક્કસ વેરિયેબલ માટે સંગ્રહિત છે જે 10 છે તેથી ડોલરનમ ટોnum toes આપણને આ વિશેષ કિંમત આપશે જે આ ચોક્કસ વેરિયેબલ માટે સંગ્રહિત છે જે 10 છે તેથી મારી પાસે 10 આંગળીઓ છે અને 10 આંગળીઓ તે પ્રિન્ટ થઈ છે જે આપણે આ વિધાનને અમલમાં મૂકીએ છીએ પછી આપણી પાસે સ્ટ્રિંગ કોન્કેટનેસન માટે તમે આ એસ3 જેવું કંઇક ઉપયોગ કરી શકો છો હાઉ મેની કેટ્સ સ્ટ્રીંગ એસ4 છે બીજી સ્ટ્રીંગ ઇઝટૂ મેની કેટ્સ છે પછી સ્ટ્રીંગ એસ3 અલ્પવિરામ એસ4 સ્ટ્રીંગસ એસ3 અને એસ4 કોન્કેટનેટ એનો અર્થ આ બે સ્ટ્રીંગસ સાથે જોડાએ રહી છે તેથી તમે આ સંયુક્ત સ્ટ્રીંગ પ્રાપ્ત કરવા જઇ રહ્યા છો જે હાઉ મેની કેટ્સ ઇઝટૂ મેની કેટ્સ છે જુલિયામાં વિવિધ ડેટા સ્ટ્રક્ચર્સ સમર્થિત છે તેવા વિવિધ ડેટા સ્ટ્રક્ચર્સ છે તેથી આ તે છે જે અહીં બતાવ્યા છે તેથી મૂળભૂત રીતે ટપલ્સ તો આપણે આ ટપલ બનાવી શકીએ છીએ તેથી માય ફેવરિટ એનિમલ્સ બરાબર પેંગ્વિન કેટ સુગરગ્લાઇડર્સ આનાથી આ વિશેષ ટપલ્સ બને છે અને તેથી આઉટપુટ હશે જો તમે આ વસ્તુ પ્રિન્ટ કરીશું તો આઉટપુટ પેન્ગ્વિન બિલાડીઓ સુગરગ્લાઇડર્સ થાય છે તેથી આની જેમ તમે પણ અન્ય વિવિધ પ્રકારનાં ટપલ્સ બનાવી શકો છો ડીક્ષનરી બનાવવા માટે આ આદેશનો ઉપયોગ કરવાનો છે તો માયફોનબુક બરાબર ડીકટ છે આ ખાસ આદેશ આ ડીક્ષનરી બનાવે છે તેથી ડીકટ પછી આપણી પાસે આ બધા જુદા જુદા મૂલ્યો છે જે આ વિવિધ વેરિયેબલ સામે સંગ્રહિત થાય છે તેથી આ માયફોનબુક નામની આ ખાસ ડીક્ષનરી બનાવે છે તેથી પછી જો આપણે આ ખાસ માયફોનબુક ડિક્શનરી પ્રિન્ટ કરો તો પછી આના જેવું દેખાય છે જો તમે એક ખાસ દાખલો બતાવવા માંગો છો તો આ તે કરવાની રીત છે એરે બનાવવા માટે આપણે એરે જુલિયામાં આ બધી એરે આઇટમ્સને ચોરસ કૌંસની અંદર મૂકવાથી ખૂબ જ સરળતાથી કરી શકીએ છીએ જેથી આ 5 ઘટકો ધરાવતો એરે એલિમેન્ટ માયફ્રેંડ્સ બનાવે છે જેમા આ ટેડ રોબિન બાર્ને લીલી અને માર્શલ છે તેથી આ એક સાત એલિમેન્ટ ફિબોનાકી એરે છે જે અહીં આ વિવિધ એલિમેન્ટ ધરાવે છે તેથી આ સાથે આપણે જુલિયાનો અંત લાવીએ છીએ આ જુદાં જુદાં સંદર્ભો છે કે મેં જે કર્યું છે તે મૂળરૂપે છે મેં તમને આર શું છે જુલિયા શું છે આ આરસ્ટુડિયો પ્લેટફોર્મ કેવું છે આ મૂળભૂત ઓપરેટર્સ શું છે ત્યાં શું છે તે વિશેનો ખૂબ ઉચ્ચ સ્તરનો નિરૂપણાત્મક દૃષ્ટિ આપી છે જુલિયામાં ટેકો આપતા વિવિધ કાર્યો અને તેથી વિશેષ તેથી આ જે છે તે એની માત્ર એક જ મૂળભૂત અડધા કલાકની ઝલક છે આ વિશિષ્ટ વ્યાખ્યાનથી તમે આર અથવા જુલિયાના નિષ્ણાત બનવાની અપેક્ષા નહિ કરી શકો જો કે જો તમારી નોકરી માટે તમારે આવશ્યકતા હોય અથવા જો તમને ખરેખર આર અને જુલિયા વિશે વધુ ઉડી સમજણ મેળવવી હોય તો તમારે તમારા જ્ઞાનને આગળ વધારવું પડશે અને તમારે જુદા જુદા ટ્યુટોરિયલ્સ લેવાનું રહેશે જે અહીં આર અને જુલિયા માટે છે અને તમારે માસ્ટર બનવું હોય તો આ ભાષાઓ આવશ્યક છે પરંતુ આઇઆઇઓટી ઉદ્યોગ 4 0 માટેના કોર્સ દ્રષ્ટિકોણથી મને લાગે છે કે આ ખાસ જ્ જ્ઞાન કે જે તમને આ વિશિષ્ટ વ્યાખ્યાન દ્વારા પ્રદાન કરવામાં આવ્યું છે તે ઓછામાં ઓછું શરૂ કરવા માટે તમારા માટે પૂરતું છે તેથી આ કેટલાક વિવિધ સંદર્ભો છે જો તમને રુચિ હોય તો તમે ભવિષ્યમાં આ વિવિધ સંદર્ભોમાંથી પસાર થઈ શકો છો